નિકાસ સર્વેક્ષણ પરના બીજા ઘટક એકમ 15 માં આપનું સ્વાગત છે અગાઉના એકમમાં આપણે મૂલ્યાંકન તબક્કાની પેટા પ્રક્રિયાઓ જોઈ આ એકમમાં આપણે અભ્યાસક્રમ નિકાસ સર્વેક્ષણની ચર્ચા કરીશું પરિણામ છે અભ્યાસક્રમ નિકાસ સર્વેક્ષણની ડિઝાઇન અને ઉપયોગને સમજવું આપણે અગાઉના એકમમાં જોયું તેમ અભ્યાસક્રમ નિકાસ સર્વેક્ષણ એ મૂલ્યાંકન તબક્કાના મહત્વના ઘટકોમાંનું એક છે આપણે અહીં જે પ્રતિસાદ ફોર્મ વિચારી રહ્યા છીએ તે મોટાભાગની સંસ્થાઓમાં શિક્ષકને લગતા પ્રતિસાદ ફોર્મ થી થોડું અલગ છે અધિકાંશ સંસ્થાઓ ઇજનેરી અભ્યાસક્રમની તમામ શાખાઓના તમામ અભ્યાસક્રમો માટે એક જ વિદ્યાર્થી પ્રતિસાદ ફોર્મ બનાવે છે અને આ પ્રતિસાદ એકત્ર કરવાની ચોક્કસ પદ્ધતિ હોય છે પરંતુ આ પ્રતિસાદનો પ્રાથમિક હેતુ વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકનું મૂલ્યાંકન છે સામાન્ય રીતે આ FPEDS શિક્ષક પ્રદર્શન મૂલ્યાંકન અને વિકાસ પદ્ધતિ ના ભાગ રૂપે હાથ ધરવામાં આવે છે જે એક્રિડિટેશન માટે જરૂરી છે આ પ્રતિભાવનો ઉપયોગ મુખ્યત્વે શિક્ષકના મૂલ્યાંકન કરવા માટે થાય છે અને તેના આધારે વિકાસના સ્તરે અથવા સંસ્થા સ્તરે યોગ્ય પગલાં લેવામાં આવે છે આવા પ્રતિસાદ ફોર્મ ની રચનામાં પ્રશિક્ષક પાસે કોઈ વિકલ્પ નથી હોતો કારણ કે પ્રતિસાદનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ દ્વારા પ્રશિક્ષકનું મૂલ્યાંકન હોવાથી અભ્યાસક્રમ અંગે પ્રતિસાદ મેળવવાનો વધારે અવકાશ નથી તેથી આવા સર્વેક્ષણમાંથી અભ્યાસક્રમ વિષે ચોક્કસ પ્રતિસાદ મેળવવો ખૂબ જ મુશ્કેલ છે પ્રતિસાદ મુખ્યત્વે પ્રશિક્ષકનું મૂલ્યાંકન કરે છે આ વિશિષ્ટ પ્રશિક્ષક મૂલ્યાંકન પ્રતિસાદ ફોર્મ એ આવશ્યકપણે શ્રેષ્ઠ અભ્યાસક્રમ નિકાસ સર્વેક્ષણ નથી કારણ કે આ પ્રતિસાદનો હેતુ વિદ્યાર્થી દ્વારા પ્રશિક્ષકનું મૂલ્યાંકન છે જ્યારે અભ્યાસક્રમ નિકાસ સર્વેક્ષણનું ધ્યાન અભ્યાસક્રમ સંબંધિત પ્રતિસાદ મેળવવાનું છે જેથી આગામી સમયે અભ્યાસક્રમના અમલીકરણમાં સુધારો લાવી શકાય અભ્યાસક્રમ નિકાસ સર્વેક્ષણ તે પ્રશિક્ષકને બહુમૂલ્ય પ્રતિક્રિયા આપે છે આવી પ્રતિક્રિયા શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે ખૂબ મદદરૂપ છે અને આ આપણને અભ્યાસક્રમ સ્તરે ગુણવત્તા સુધારવામાં સહાય કરશે આયોજન કરવું તપાસવું કાર્ય કરવું આપણે અગાઉના એકમમાં જોયું તેમ આ ગુણવત્તા સુધારવી અભ્યાસક્રમ જયારે કરી વખત રજૂ કરવામાં આવે ત્યારે સુધારણાનું આયોજન કરવું જ્યારે આપણને વિશેષ રૂપે અભ્યાસક્રમના સંદર્ભમાં પ્રતિસાદની માહિતી મળે ત્યારે ખૂબ જ સરળતા રહે છે મધ્યસત્ર અભ્યાસક્રમ સર્વેક્ષણ જેના વિષે આપણે અગાઉ વાત કરી તે પાઠ્યક્રમ ભણાવતી વખતે સૂચનાને અસરકારક રીતે અનુરૂપ થવામાં પ્રશિક્ષકને સહાય કરે છે પરંતુ અભ્યાસક્રમ નિકાસ સર્વેક્ષણ સારાંશ પ્રકારનો છે અને જ્યારે અભ્યાસક્રમ ફરીથી રજૂ કરવામાં આવે ત્યારે અમલીકરણ સુધારવા માટે ઉપયોગી છે અભ્યાસક્રમ નિકાસ સર્વેક્ષણનો ઉપયોગ અભ્યાસક્રમના પરિણામોની પરોક્ષ પ્રાપ્તિની ગણતરીમાં પણ થઈ શકે છે જોકે NBA આ અભિગમને સ્પષ્ટપણે માન્યતા અથવા અનિવાર્ય નથી કરતો અગાઉના એકમમાં આપણે જોયું છે કે જ્યારે આપણે અભ્યાસક્રમના પરિણામોની પ્રાપ્તિની ગણતરી કરીએ છીએ ત્યારે આપણે પ્રત્યક્ષ અભિગમથી ગણતરી કરેલ મૂલ્યને પરોક્ષ રીતે ગણતરી કરેલ મૂલ્ય સાથે જોડી શકીએ છીએ તે 9010 ના ગુણોત્તરમાં હોઈ શકે છે પ્રત્યક્ષ ગણતરી પરીક્ષા પ્રશ્નોત્તરી અસાઈન્મેન્ટ સહિત તમામ મૂલ્યાંકન સાધનોમાં વિદ્યાર્થીઓની કામગીરી પર આધારિત હશે અને પરોક્ષ ગણતરી સર્વેક્ષણ પર આધારિત હશે અભ્યાસક્રમ નિકાસ સર્વેક્ષણ આપણને પરોક્ષ રીતે CO ની પ્રાપ્તિની ગણતરી કરવામાં મદદ કરશે પ્રશિક્ષક જો સંસ્થા દ્વારા પરવાનગી આપવામાં આવે તો તેણે પોતાનો અભ્યાસક્રમ નિકાસ સર્વેક્ષણ બનાવવો જોઈએ કારણ કે અભ્યાસક્રમ નિકાસ સર્વેક્ષણ માં એક પ્રશિક્ષક જે ચોક્કસ પ્રશ્નો પૂછવા માંગે છે તે અલગ અલગ અભ્યાસક્રમો અને જુદા જુદા પ્રશિક્ષકો માટે અલગ હોઈ શકે છે તેથી સંસ્થા વ્યાપી ફોર્મ અભ્યાસક્રમ નિકાસ સર્વેક્ષણ તરીકે ઉપયોગ માટે યોગ્ય ન હોઈ શકે અને પ્રશિક્ષકને ખરેખર પોતાનો અથવા તેણીનો પોતાનો અભ્યાસક્રમ નિકાસ સર્વેક્ષણ ફોર્મ બનાવવાની પરવાનગી હોવી જોઈએ જો આવશ્યકતા હોય તો સંસ્થા આ અભ્યાસક્રમ નિકાસ સર્વેક્ષણ ફોર્મ સંસ્થા સ્તરના સામાન્ય મૂલ્યાંકન ફોર્મમાં સંકલિત કરી શકે છે સર્વેક્ષણ ફોર્મ એક ભાગ હશે જે સમગ્ર સંસ્થામાં સામાન્ય છે જે મુખ્યત્વે વિદ્યાર્થીઓ દ્વારા પ્રશિક્ષકના મૂલ્યાંકન સાથે સંબંધિત છે અને એક ભાગ જે અભ્યાસક્રમ માટે વિશિષ્ટ છે જો આપની પાસે એકેડેમિક મેનેજમેન્ટ સિસ્ટમ અથવા લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ હોય તો દરેક અભ્યાસક્રમ માટે સારાંશરૂપ વિદ્યાર્થી પ્રતિસાદ અહેવાલ બનાવી શકાય છે અભ્યાસક્રમ નિકાસ સર્વેક્ષણમાં મુખ્ય પડકારોમાં પૈકી એક માન્ય સર્વે માહિતી મેળવવાનો રહેશે આ સમસ્યા માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં છે માન્ય માહિતી મેળવવા માટે સર્વેક્ષણ કેવી રીતે બનાવવું સર્વેક્ષણનું સંચાલન કેવી રીતે કરવું તે અંગે નોંધપાત્ર સંશોધન સાહિત્ય ઉપલબ્ધ છે કોઈપણ સર્વેક્ષણમાં અલબત્ત માન્ય માહિતી મેળવવી એ એક મુખ્ય પડકાર છે પરંતુ અભ્યાસક્રમ નિકાસ સર્વેક્ષણના કિસ્સામાં આ વિશેષરૂપે ગંભીર છે વિદ્યાર્થીઓને ભય છે કે જો તેઓ નકારાત્મક પ્રતિસાદ આપશે તો તેઓને હેરાન કરવામાં આવશે અમુક અંશે નિશ્ચિત રૂપે પ્રતિસાદને અનામી બનાવીને આને દૂર કરી શકાય છે તેમ છતાં તે શક્ય છે કે વિદ્યાર્થીઓને ચોક્કસ ભય છે કે તેઓ નકારાત્મક પ્રતિસાદ ન આપે ઉપરાંત ઘણી વખત વિદ્યાર્થીઓ માને છે કે તેમનો પ્રતિસાદ ખરેખર મહત્વનો નથી અને આ પ્રક્રિયા માત્ર ઔપચારિકતા છે કારણ કે સંસ્થા સ્તરે કેટલીક પ્રક્રિયાઓમાં અભ્યાસક્રમ નિકાસ સર્વેક્ષણ જરૂરી હોય છે તેથી જ કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે કોઈ પણ પ્રશિક્ષક વાસ્તવમાં આ માહિતીનો ઉપયોગ કરતા નથી અને એ સત્ય છે કે કદાચ ઘણી સંસ્થાઓમાં અભ્યાસક્રમ નિકાસ સર્વેક્ષણ માત્ર ઔપચારિકતા માટે થાય છે મોટા ભાગે પ્રશિક્ષકો માહિતી એકત્રિત કરે છે અને ફક્ત તેને ફાઇલ કરે છે તેઓ ખરેખર આ માહિતીનો ઉપયોગ ફરી વખત અભ્યાસક્રમ રજૂ કરવામાં આવે ત્યારે સુધારણાની યોજના બનાવવા માટે કરતા નથી જો પ્રક્રિયામાં જરૂરી હોય કે અમુક રચનાઓ અમુક ટિપ્પણીઓનો અભ્યાસક્રમ ફાઇલ માં સમાવેશ થવો જોઈએ તો તેઓ કરે છે પરંતુ અભ્યાસક્રમની રજૂઆત સુધારવા માટેના કોઈ વાસ્તવિક ઉદ્દેશ કરતા વધુ ઔપચારિક રીતે તેથી કદાચ વિદ્યાર્થીઓ એવું માનવામાં ખોટા નથી કે પ્રશિક્ષકો વાસ્તવમાં કોઈ ગંભીર અને અર્થપૂર્ણ રીતે સર્વેક્ષણ માહિતીનો ઉપયોગ કરતા નથી જેથી વિદ્યાર્થીઓ પણ એવી માહિતી આપે છે માન્ય ન હોય અન્ય સમસ્યા સર્વેક્ષણ ફોર્મ ની લંબાઈ હોઈ શકે છે જે વિદ્યાર્થીઓના પ્રતિભાવોની ગુણવત્તાને એ અર્થમાં પણ અસર કરી શકે છે કે જો સર્વેક્ષણમાં ઘણા બધા પ્રશ્નો હોય તો થાક લાગી શકે છે તેથી કદાચ પ્રથમ 15 20 પ્રશ્નોના જવાબ આપ્યા પછી વિદ્યાર્થીઓ એવી રીતે જવાબો આપી શકે છે જ્યાં ખરેખર તર્કબદ્ધ જવાબો આપવાને બદલે વધુ સ્વચાલિત હોય શકે સર્વેક્ષણ ફોર્મ ની આદર્શ લંબાઈ કેટલી હોવી જોઈએ તેના માટે કોઈ સખત નિયમ નથી પ્રશિક્ષકોએ વિશિષ્ટ સંદર્ભમાં તેનો પ્રયોગ કરવો જોઈએ અને જોવું જોઈએ કે શું શ્રેષ્ઠ છે હકીકતમાં સામાન્ય રીતે આપણે કહી શકીએ કે માન્ય સર્વેક્ષણ માહિતી મેળવવામાં આવનારા અવરોધોને દૂર કરવાની કોઈ ખાતરીપૂર્વકની રીત નથી વિભાગ કક્ષાએ પ્રશિક્ષક તરફથી ચોક્કસ પ્રમાણમાં પ્રયોગો જરૂરી છે કદાચ સંસ્થા સ્તરે પણ જોઈ શકાય કે શું શ્રેષ્ઠ છે એક વધુ બાબત એ છે કે આ અભ્યાસક્રમ નિકાસ સર્વેક્ષણમાં કોણે ભાગ લેવો જોઈએ ઘણા પ્રશિક્ષકો ભારપૂર્વક માને છે કે અનિયમિત વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવેલ માહિતી મર્યાદિત છે અથવા માન્ય નથી કેટલીક સંસ્થાઓ અભ્યાસક્રમ નિકાસ સર્વેક્ષણમાં ભાગ લેવા માટે પ્રવેશ માપદંડ લાગુ કરે છે માત્ર એવા જ વિદ્યાર્થીઓ કે જેમની હાજરી અમુક ટકા કરતા વધુ હોય માનો કે 75 ટકા તેઓ સર્વેક્ષણમાં ભાગ લઈ શકે છે કેટલીક સંસ્થાઓ વિદ્યાર્થીઓના પ્રદર્શનના આધારે પ્રવેશ માપદંડ પણ મૂકે છે ફક્ત એવા જ વિદ્યાર્થીઓ કે જેમનું પરીક્ષણોમાં સરેરાશ પ્રદર્શન અમુક ટકા કરતા હોય માનો કે ૬૫ ટકા તેઓ જ અભ્યાસક્રમ નિકાસ સર્વેક્ષણમાં ભાગ લઈ શકે છે જોકે એ સત્ય છે કે જે વિદ્યાર્થીઓ વર્ગોમાં અનિયમિત છે તેઓ માન્ય માહિતી આપી શકશે નહીં પ્રદર્શનને પ્રવેશ માપદંડના રૂપે નિર્ધારિત કરવું તે ખરેખર ઇચ્છનીય નથી જેમ કે આપણે એવા વિદ્યાર્થીઓ પાસેથી પ્રતિસાદ મેળવવા ઇચ્છીએ છીએ કે જેઓનું પ્રદર્શન સારું નથી રહ્યું કારણ કે આ પ્રતિસાદ ફરી વખત જયારે અભ્યાસક્રમ રજૂ કરવામાં આવે ત્યારે સુધારા કરવામાં મદદરૂપ થશે પરંતુ હાજરી સંભવતઃ હા જો સંસ્થાને દ્રઢપણે એવું લાગે અથવા જો વિભાગ અથવા પ્રશિક્ષક તે વિશે ભારપૂર્વક અનુભવે તેઓ નિર્ધારિત કરી શકે કે વિદ્યાર્થીને અભ્યાસક્રમ નિકાસ સર્વેક્ષણમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવે તે પહેલાં હાજરીની ચોક્કસ લઘુત્તમ ટકાવારી જરૂરી છે પરંતુ અભ્યાસક્રમ નિકાસ સર્વેક્ષણની રચના અને સંચાલનની કોઈ ખાતરીપૂર્વકની રીત અથવા અનન્ય રીત કે સાચી રીત નથી વ્યક્તિએ પ્રયોગ કરવો પડશે અને અભ્યાસક્રમ નિકાસ સર્વેક્ષણ ફોર્મ ની રચના કરવી પડશે જે ચોક્કસ સંદર્ભમાં શ્રેષ્ઠ હોય આ બધા મુદ્દાઓ છે જેની પર સ્પષ્ટપણે ધ્યાન આપવાની જરૂર છે અને હેતુ માટે સૌથી યોગ્ય હોય તેવા સર્વેક્ષણ ફોર્મ ની રચના માટે તેની પર સ્પષ્ટ રૂપે વિચાર કરવાની આવશ્યકતા છે માન્ય સર્વેક્ષણ માહિતી મેળવવા માટે સામાન્ય રીતે ઈલેક્ટ્રોનિક અને અનામી રૂપે આપવામાં આવેલ પ્રતિસાદ જરૂરી છે તે વિદ્યાર્થીઓના મનમાં રહેલા ભયને દૂર કરે છે કે જો તેઓ નકારાત્મક પ્રતિસાદ આપે તો તેઓ ભોગ બની શકે છે પ્રતિસાદ ઇલેક્ટ્રોનિક છે અને તે અનામી છે વિદ્યાર્થીઓ તેમના મંતવ્યો વ્યક્ત કરવા માટે સ્વતંત્ર છે અને જો વિદ્યાર્થીઓ નકારાત્મક પ્રતિસાદ આપવા ઇચ્છતા હોય તો ઇલેક્ટ્રોનિક સિસ્ટમ માં તેઓ આ પ્રકારની પ્રતિક્રિયા આપે તેવી સંભાવના વધુ છે કારણ કે અનામી માહિતી આપી શકાય છે અલબત્ત આની એક બીજી બાજુ એ પણ છે કે જ્યારે તે અનામી હોય ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ એવી ટિપ્પણીઓ આપી શકે છે જે ખરેખર માન્ય ટિપ્પણીઓ નથી પરંતુ તે વિદ્યાર્થીઓની હતાશા વ્યક્ત કરે છે સર્વેક્ષણમાં માન્ય માહિતી મેળવવામાં હંમેશા સમસ્યા રહે છે લાંબા સમયગાળા દરમિયાન લોકોએ શોધ્યું છે કે એકંદરે આંકડાકીય રીતે સર્વેક્ષણ માહિતી અર્થપૂર્ણ અને ઉપયોગી હોઈ શકે છે પ્રશિક્ષકો માન્ય તારણો પર પહોંચવા માટે સર્વેક્ષણ માહિતીનો ઉપયોગ કરવામાં તેમની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરી શકે છે સર્વેક્ષણ માહિતી એકત્રિત કરતા પહેલા પ્રશિક્ષક સર્વેક્ષણ માહિતીના મહત્વની ચર્ચા કરતા વિદ્યાર્થીઓ સાથે ગુણવત્તાયુક્ત સમય પસાર કરે તે જરૂરી અથવા ખૂબ ઉપયોગી હોઈ શકે છે વાસ્તવમાં ઘણા પ્રયોગોમાં પ્રયોગાત્મક રીતે પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે કે સર્વેક્ષણ ફોર્મનું સંચાલન કરતા પહેલા વિદ્યાર્થીઓ સાથેની આવી ક્રિયાપ્રતિક્રિયા માહિતીની માન્યતા પર ખૂબ જ સકારાત્મક ફાયદાકારક અસર થાય છે જો પ્રશિક્ષક વિદ્યાર્થીઓ સાથે થોડો ગુણવત્તાયુક્ત સમય પસાર કરી શકે નિકાસ સર્વેક્ષણનો હેતુ સમજાવી શકે વિદ્યાર્થીઓને ખાતરી આપી શકે કે પ્રતિસાદ માહિતીને સંપૂર્ણ ગંભીરતાથી લેવામાં આવશે અને તેનો ઉપયોગ અભ્યાસક્રમમાં સુધારાની યોજના બનાવવા માટે કરવામાં આવશે તો એવી સંભાવના વધુ છે કે વિદ્યાર્થીઓ તેને ગંભીરતાથી લેશે અને વધુ માન્ય માહિતી આપશે અભ્યાસક્રમ નિકાસ સર્વેક્ષણની માહિતીના સારા ઉપયોગના કેટલાક સામાન્ય ઉદાહરણો વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવામાં આવે તો એ પણ મદદરૂપ થઈ શકે છે કદાચ વિભાગીય સ્તરે અમુક પ્રકારના કેસ અધ્યયન અગાઉના વર્ષોની જેમ તેઓને કેવા પ્રકારની પ્રતિસાદ માહિતી મળી અને અભ્યાસક્રમની ડિલિવરી સુધારવા માટે તેઓએ તે માહિતીનો કેવી રીતે ઉપયોગ કર્યો ચોક્કસ ઉદાહરણો સામાન્ય નહીં પરંતુ ચોક્કસ અભ્યાસક્રમના સંદર્ભમાં ચોક્કસ પ્રતિસાદ અને ચોક્કસ સુધારાઓ કે જે પછીના વર્ષોમાં અમલમાં મૂકવામાં આવ્યા છે આવા કેસ અધ્યયન વિદ્યાર્થીઓને એ સમજવામાં પણ મદદ કરશે કે નિકાસ સર્વેક્ષણ એ વિભાગ માટે ગંભીર બાબત છે અભ્યાસક્રમ નિકાસ સર્વેક્ષણના સારા ઉપયોગના કેટલાક સામાન્ય ઉદાહરણો જો HOD અથવા જો કોઈ વરિષ્ઠ શિક્ષક વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરી શકે તો તે ખૂબ જ મદદરૂપ થશે આ વાસ્તવમાં સહાયરૂપ થાય તે માટે પ્રસ્તુત કરેલ કેસ અધ્યયન ખૂબ જ ચોક્કસ હોવા જોઈએ ચોક્કસપણે કયો અભ્યાસક્રમ ચોક્કસપણે કેવા પ્રકારનો પ્રતિસાદ અને વિશિષ્ટ રૂપે તે પ્રતિસાદથી કેવા પ્રકારના સુધારાઓ થયા વાસ્તવમાં માન્ય માહિતી મેળવવા માટે વ્યક્તિએ અનેક અભિગમોનો ઉપયોગ કરવો પડી શકે છે અન્યથા નબળી ગુણવત્તાવાળી સર્વેક્ષણ માહિતી મેળવવાથી આ પ્રક્રિયાનો સમગ્ર હેતુ નિરર્થક બની શકે છે તે ખરેખર કોઈ વ્યવહારિક ઉપયોગ વિના એક કાગળ બની જશે જો માન્ય સર્વેક્ષણ માહિતી ન મળે તો સમગ્ર પ્રક્રિયાઉદ્દેશ નિરર્થક બને છે આ મુદ્દાઓને જાગૃતપણે ધ્યાનમાં લેવા જરૂરી છે આગળનું આયોજન કરવું અને અભ્યાસક્રમ નિકાસ સર્વેક્ષણ ફોર્મ ની રચના કરવી તેમજ તે સર્વેક્ષણ ફોર્મ નું સંચાલન કરવું અને શક્ય હોય ત્યાં સુધી માન્ય સર્વેક્ષણ માહિતી મેળવવાનો પ્રયાસ કરવો જરૂરી છે ફોર્મ ની વાસ્તવિક ડિઝાઇન ઉપયોગમાં લેવાના અભિગમો સાહિત્યમાં વિવિધ ડિઝાઇન અભિગમો સ્વરૂપો ઉપલબ્ધ જ છે અને ફોર્મ ડિઝાઇન કરવાની કોઈ વિશિષ્ટ રીત નથી સર્વેક્ષણ ફોર્મ સંબંધિત કોઈપણ પ્રશ્નનો કોઈ અનન્ય જવાબ નથી અહીં જે રજૂ કરવામાં આવ્યું છે તે માત્ર નમૂનારૂપ માળખું છે આપ સાહિત્યમાં શોધી શકો છો સંસ્થામાં પ્રયોગ કરી શકો છો અને આપના હેતુઓસંદર્ભ માટે શ્રેષ્ઠ અનુરૂપ ડિઝાઇન સુધી પહોંચી શકો છો પ્રશ્નો સામાન્ય રીતે ચાર પાસાઓને આવરી લે છે અભ્યાસક્રમનું સંચાલન શિક્ષણનું વાતાવરણ અભ્યાસક્રમના પરિણામો અને શિક્ષકની લાક્ષણિકતાઓ શક્ય છે કે જો અભ્યાસક્રમ નિકાસ સર્વેક્ષણ ફોર્મ ને સંસ્થા વ્યાપી શિક્ષક મૂલ્યાંકન ફોર્મ માં એકીકૃત કરવામાં આવે તો આમાંથી કેટલાક પ્રશ્નો નિરર્થક બની શકે છે ઉદાહરણ તરીકે જો સંસ્થા વ્યાપી સર્વેક્ષણ ફોર્મમાં વિદ્યાર્થીઓની દ્રષ્ટિએ શિક્ષકના મૂલ્યાંકનના ભાગરૂપે શિક્ષકની લાક્ષણિકતાઓ પહેલેથી જ આવરી લેવામાં આવી હોય તો આપણે તેને અહીં પુનરાવર્તિત કરવાની જરૂર નથી મૂળભૂત રીતે આપણે સંસ્થામાં ઉપયોગમાં લેવાતી વિશિષ્ટતાઓ પર ધ્યાન આપવું પડશે અને પછી તેના આધારે આપણે આ વિચારોમાં પરિવર્તન ફેરફાર કરવા પડશે આપણે જેની ચર્ચા કરી રહ્યા છીએ તે ખૂબ જ વ્યાપક નમૂનાનું માળખું છે સામાન્ય રીતે 1 થી 5 ના ધોરણ પર વિદ્યાર્થીઓ પ્રશ્નોના જવાબ આપે છે અન્ય ધોરણો પણ શક્ય છે પરંતુ આ સૌથી લોકપ્રિય છે 1 સૌથી નકારાત્મક પ્રતિભાવ છે અને 5 સૌથી હકારાત્મક પ્રતિભાવ છે આ વધુ સામાન્ય છે જો કે કેટલીક સંસ્થાઓ માત્ર 1 2 3 ના ધોરણનો ઉપયોગ કરે છે અને કેટલીક સંસ્થાઓ 0 નો ઉપયોગ પણ કરે છે ફોર્મ ની શરૂઆત વિદ્યાર્થીઓને વિનંતી કરવાથી કરી શકાય છે માન્ય માહિતી મેળવવાનું તથ્ય અહીં આવે છે "અભ્યાસક્રમ પર આપનો પ્રતિસાદ સંબંધિત પ્રશિક્ષક અને વિભાગના શિક્ષણની ગુણવત્તા વધારવા માટે ખૂબ મૂલ્યવાન હશે આપનો મૂલ્યવાન સમય આપવા બદલ આભાર " આ એકદમ સીધું સરળ વિચાર જેવું લાગે છે પરંતુ પ્રાયોગિક અભ્યાસો દર્શાવે છે કે અભ્યાસક્રમ નિકાસ સર્વેક્ષણ ફોર્મ ની આવી શરૂઆત વિદ્યાર્થીઓની ધારણા પર સકારાત્મક અસર કરે છે વિદ્યાર્થીઓને અરજી કરીને ફોર્મ ની શરૂઆત કરવી એ વધુ સારું છે શરૂઆતમાં આપણી પાસે 2 3 પ્રશ્નો હોઈ શકે છે જે એકંદર દૃષ્ટિકોણ દર્શાવે છે અને તે આ પ્રકારે હોઈ શકે છે સામાન્ય રીતે અભ્યાસક્રમનું મૂલ્યાંકન કરો 1 થી 5 અભ્યાસક્રમની સામગ્રીનું મૂલ્યાંકન કરો આ અભ્યાસક્રમના સંદર્ભમાં શિક્ષકનું મૂલ્યાંકન કરો આ પ્રશ્નો કોઈપણ અભ્યાસક્રમ નિકાસ સર્વેક્ષણમાં સામાન્ય હોઈ શકે છે આ ખૂબ જ વ્યાપક અને ખૂબ જ સામાન્ય સંક્ષિપ્ત પ્રશ્નો છે અભ્યાસક્રમ નિકાસ સર્વેક્ષણના દરેક પાસાઓના સંદર્ભમાં કેટલાક સંભવિત પ્રશ્નો ચાલો જોઈએ અભ્યાસક્રમ પ્રબંધનના સંદર્ભમાં આપણે અભ્યાસક્રમ ગોઠવણ જેવા પ્રશ્નો પૂછી શકીએ છીએ તે કેટલું સારું હતું ફરી 1 થી 5 ના ધોરણ પર આંતરિક પરીક્ષણો શું આંતરિક પરીક્ષણો તમામ CO ને આવરી લે છે અને શું તે વિદ્યાર્થીઓને અનુકૂળ હોય તે પ્રકારે આવરી લેવામાં આવ્યા હતા શું પરીક્ષણો નિર્ધારિત સમય પ્રમાણે લેવાયા હતા શું આંતરિક પરીક્ષણો માટે આપવામાં આવેલ સમય પૂરતો હતો આપણે પરીક્ષણોનું ગોઠવણ CO આવરી લેવા સમય અને સમયપત્રક જેવા તમામ મુદ્દાઓને લગતી માહિતી મેળવવા માટે 3 4 પ્રશ્નો પૂછી શકીએ છીએ પ્રશ્નોત્તરીની ગુણવત્તા શું પ્રશ્નોત્તરી જણાવવામાં આવેલ COs ને અનુરૂપ છે પ્રશ્નોત્તરી કયા સમયે યોજાય છે પ્રશ્નોત્તરી માટે કેટલો સમય આપવામાં આવ્યો હતો શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે અસાઈન્મેન્ટ ની ઉપયોગિતા આમાંથી ફરી આપણને રસપ્રદ અને મૂલ્યવાન માહિતી મળશે વાસ્તવમાં ઘણી બધી સંસ્થાઓમાં વ્યવહારુ અનુભવથી વિદ્યાર્થીઓને આપવામાં આવેલ અસાઈનમનેટ વિશે ખૂબ જ ઓછો અભિપ્રાય હોય છે એટલો ઓછો કે કેટલીક સંસ્થાઓ વિદ્યાર્થીઓ સાથે વાતચીત દરમિયાન તેઓએ સ્પષ્ટપણે કહ્યું કે આ અસાઇનમેન્ટ નો કોઈ હેતુ નથી મુખ્ય રૂપે એવો વિષય છે જે વેબ પર સરળતાથી શોધી શકાય છે અને અસાઇનમેન્ટ જમા કરવા માટે થોડીક નકલ કરવી પર્યાપ્ત હશે શિક્ષક ખરેખર કોઈપણ અર્થપૂર્ણ રીતે અસાઈન્મેન્ટ નું મૂલ્યાંકન કરતા નથી અસાઇનમેન્ટ ખરેખર વિદ્યાર્થીઓના તેમજ શિક્ષકના દૃષ્ટિકોણથી સમયનો બગાડ સાબિત થાય છે અસાઇનમેન્ટ ને કાળજીપૂર્વક બનાવવા અને એ ખાતરી કરવી આવશ્યક છે કે તે વિદ્યાર્થીઓને યોગ્ય પ્રકારનો પડકાર પૂરો પાડે અસાઈનમનેટ કેટલાક COs ને સંબોધિત કરે જેને વર્ગખંડની કસોટીઓ અથવા પ્રશ્નોત્તરીમાં પૂરતા પ્રમાણમાં સંબોધિત કરી શકાતા નથી અને વિદ્યાર્થીઓને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે આ અસાઈનમનેટ ની ઉપયોગિતા અંગે તેમનો અભિપ્રાય વ્યક્ત કરવા દે છે આ ફરી વિભાગ તેમજ શિક્ષક માટે એક રસપ્રદ પ્રકારની પ્રવૃત્તિ હશે એક સત્રમાં સામાન્ય કામનો ભાર એ અર્થમાં કે કુલ અસાઈન્મેન્ટ પ્રશ્નોત્તરી પરીક્ષણો અને અન્ય કોઈપણ પ્રકારનું મૂલ્યાંકન જે સમગ્ર સત્ર દરમિયાન કરવામાં આવે છે બધું મળીને વિદ્યાર્થીઓ કાર્યભાર વિષે શું અનુભવે છે આ પણ એક ઉપયોગી પ્રશ્ન હોઈ શકે છે આ પ્રશ્નો માત્ર ઉદાહરણ પૂરતા છે આપણે વિવ્ધ પ્રકારના પ્રશ્નો રાખી શકીએ ઓછા અથવા વધુ શિક્ષણનું વાતાવરણ અહીં કેટલાક પ્રશ્નો શિક્ષકની લાક્ષણિકતાઓ સાથે પણ સંબંધિત છે કોઈ એવી દલીલ કરી શકે છે કે આ વાસ્તવમાં શિક્ષકની લાક્ષણિકતાઓમાં રાખવું જોઈએ મૂળભૂત રીતે આ એવા મુદ્દાઓ છે જેની પર ધ્યાન આપવાની જરૂર છે પછી ભલે આપણે તેને આ શ્રેણી હેઠળ મૂકીએ અથવા શિક્ષક લાક્ષણિકતાઓની શ્રેણી હેઠળ મૂકીએ પરંતુ આ કેટલાક મુદ્દાઓ જે તરફ ધ્યાન આપવું જરૂરી છે વિદ્યાર્થીઓ અને શિક્ષક વચ્ચે સકારાત્મક વાતચીત થતી હતી વિદ્યાર્થીઓને અનુમતિ આપવામાં આવી હતી કે સ્પષ્ટતા મેળવવા માટે હંમેશા નિરીક્ષકને અટકાવી શકે છે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે કેટલાક શિક્ષકો વિદ્યાર્થીઓના વિક્ષેપોને નાપસંદ કરે છે આખું વ્યાખ્યાન પૂરું થાય પછી વિદ્યાર્થીઓ પ્રશ્નો પૂછી શકે છે શીખવા માટે તે ખૂબ અનુકૂળ ન હોઈ શકે સ્પષ્ટતા મેળવવા માટે વિદ્યાર્થીઓને હંમેશા શિક્ષકને વિક્ષેપિત કરવાની મંજૂરી આપવામાં આવી હતી કે કેમ તે જાણવું મદદરૂપ છે વર્ગખંડની ચર્ચાઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી અને સારી રીતે નિયંત્રિત કરવામાં આવી હતી જો કે ચર્ચાઓ મહત્વપૂર્ણ છે પ્રશિક્ષક એ ખાતરી કરવી પણ જરૂરી છે કે ઉચિત રૂપે નિયંત્રણ થાય નહિંતર ચર્ચાઓ મૂર્ત રૂપે બંધ થઈ શકે છે અને વર્ગખંડનો સમય વેડફાઈ શકે છે આવશ્યક શિક્ષણ સંસાધનો સરળતાથી ઉપલબ્ધ અને સુલભ હતા પ્રયોગશાળાના સાધનો સારી રીતે જાળવવામાં આવ્યા હતા અને જરૂરી પ્રયોગો કરવામાં કોઈ મુશ્કેલીઓ ન હતી આ જો પ્રયોગશાળાને સિદ્ધાંતમાં સંકલિત કરવામાં આવી છે અન્યથા પ્રયોગશાળાના અભ્યાસોનો સંબંધ છે ત્યાં સુધી અન્ય મુદ્દાઓ પણ આવે છે આપણે આગામી એકમમાં આ મુદ્દાઓની વધુ વિગતવાર ચર્ચા કરીશું જ્યારે આપણે પ્રયોગશાળાના અભ્યાસક્રમો જોઈશું અભ્યાસક્રમ નિકાસ સર્વેક્ષણની ડિઝાઇન કરતી વખતે વધારાના કયા મુદ્દાઓ ઉદ્ભવે છે

અભ્યાસક્રમના પરિણામો અભ્યાસક્રમના પ્રથમ વર્ગમાં જ અભ્યાસક્રમના પરિણામોની ચર્ચા કરવામાં આવી હતી અભ્યાસક્રમના પરિણામો સ્પષ્ટ હતા આપની પાસેથી અપેક્ષિત યોગ્યતાઓ પ્રત્યે આપ કેટલો આત્મવિશ્વાસ ધરાવો છો નોંધ લો કે આ માત્ર એક ધારણા છે વાસ્તવમાં શું આ વિદ્યાર્થીઓ જરૂરી ક્ષમતાઓ દર્શાવવા સક્ષમ છે કે કેમ કે આપણે અન્ય મૂલ્યાંકન સાધનો તેમના પ્રદર્શન પરથી નક્કી કરી રહ્યા છીએ વર્ગ પરીક્ષણો પ્રશ્નોત્તરી અને અસાઈન્મેન્ટ અહીં આપણે વિદ્યાર્થીઓની ધારણા મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તે યોગ્યતાઓના સંદર્ભમાં તેઓ કેવું અનુભવે છે તેથી જ COs ની ગણતરી કરવાની આ એક પરોક્ષ રીત છે આને વિદ્યાર્થીઓની ધારણા સાથે સંબંધ છે સૂચનાત્મક સક્રિયતાઓ COs પ્રાપ્ત કરવામાં સહાય કરે છે આનો અર્થ એ છે કે તેઓ સંશોધિત બ્લૂમ્સ વર્ગીકરણના જ્ઞાનાત્મક સ્તર અને જ્ઞાન શ્રેણીના સંદર્ભમાં બંને COs સાથે જોડાયેલા હતા દરેક CO માટે આપવામાં આવેલ સમય પૂરતો હતો આ જરૂરી છે કારણ કે આ આગળના પ્રશ્ન સાથે પણ સંબંધિત છે સમગ્ર વ્યાપ્તિની ગતિ આરામદાયક હતી આ બંને સંબંધિત છે જો વ્યાપ્તિની ગતિનું આયોજન કાળજીપૂર્વક કરવામાં ના આવ્યું હોય તો ઘણી વાર એવું બને છે કે કાળજીપૂર્વક આયોજન કરવામાં ના આવ્યું હોય તો પ્રારંભિક CO ને ખુબ લાંબો સમય મળે છે કુલ સમયનો એકદમ અનુચિત પ્રમાણ અને અંતે ગતિ અચાનક જબરદસ્ત રીતે વધી જાય છે અને પછીના CO ને સારી રીતે આવરી લેવામાં આવતા નથી તે જાણવું જરૂરી છે કે શું વ્યાપ્તિની ગતિ સમગ્ર અને સંબંધિત પ્રશ્નમાં આરામદાયક હતી દરેક CO માટે આપવામાં આવેલ સમય પૂરતો હતો તેથી આ બે સંબંધિત પ્રશ્નો જાણવા મહત્વપૂર્ણ છે મૂલ્યાંકન જણાવેલ COs અને યોગ્યતાઓ સાથે સંબંધિત હતા આનો અર્થ એ કે મૂલ્યાંકન COs સાથે સંલગ્ન છે એ અત્યંત મહત્વપૂર્ણ છે કે અભ્યાસક્રમના પરિણામો સૂચના અને મૂલ્યાંકન તે બધા એકબીજા સાથે સંલગ્ન હોય વિદ્યાર્થીઓના સારા શિક્ષણ માટે તે જરૂરી છે અગાઉના એકમમાં આ વિષે ચર્ચા કરવામાં આવી છે આપણે મૂલ્યાંકન અંગે વિદ્યાર્થીઓની ધારણા જાણવી જોઈએ શું મૂલ્યાંકન જણાવેલ COs માટે સુસંગત હતું COs સાથે સંબંધિત ઉદાહરણો વિગતવાર સારી રીતે કામ કરે છે અને તે પરીક્ષાઓ માટે પણ ઉપયોગી હતા કારણ કે પરીક્ષાઓ પણ જરૂરી છે તે વિદ્યાર્થીઓ માટે વધુ મહત્વપૂર્ણ છે તેથી આ જાણવું મહત્વપૂર્ણ છે પછી જો આપ ઇચ્છો તો આપણે એક સામાન્ય પ્રશ્ન પૂછી શકીએ છીએ દરેક CO ને તેના આરામ સ્તરના સંબંધમાં ક્રમ આપો જે આપને નિપુણતા મેળવવામાં હોય મૂળભૂત રીતે COને ખુબ જ સરળતાથી અને મુશ્કેલીના સ્તર પ્રમાણે ક્રમ આપવાનું કહી શકીએ છીએ અહીં આપને ફક્ત ઉદાહરણ દર્શાવ્યું છે જ્યાં અભ્યાસક્રમમાં 8 CO છે વાસ્તવિક સંખ્યાઓ જે પણ હોય આપણે ત્યાં લખી શકીએ છીએ આનો ઉદેશ્ય એ જોવાનો છે કે શું કોઈ વિશેષ CO અથવા CO નો નાનો પેટા સમૂહ છે જે મોટાભાગના વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ લાગી રહ્યો છે અનિવાર્યપણે જેને સામાન્ય રીતે વિકટ બિંદુઓ કહેવામાં આવે છે તેથી જો મોટાભાગના વિદ્યાર્થીઓ COs ના નાના પેટા સમૂહના સંદર્ભમાં ચોક્કસ મુશ્કેલી અનુભવે છે તો ફરી વખત જ્યારે અભ્યાસક્રમ લાગુ કરવામાં આવે ત્યારે આપણે તે COs માટે કંઈક કરવું જોઈએ આ સમજવા માટે આપણે આ પ્રકારનો પ્રશ્ન પૂછી શકીએ છીએ શિક્ષકની લાક્ષણિકતાઓ જો વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકના મૂલ્યાંકન માટે સંસ્થા વ્યાપી ફોર્મ હોય અને જો તે ફોર્મ આ પાસાઓને આવરી લેતું હોય તો આપણે અભ્યાસક્રમ નિકાસ સર્વેક્ષણમાં તેનું પુનરાવર્તન કરવાની જરૂર નથી જો કે આમાંની કેટલીક લાક્ષણિકતાઓ મહત્વપૂર્ણ છે સંભવિત પ્રશ્નો શિક્ષક વિષયમાં નિપુણતા ધરાવે છે તમામ વિદ્યાર્થીઓ સાથે નિષ્પક્ષ વર્તન કરવામાં આવ્યું હતું પ્રશિક્ષકની વાતચીત કૌશલ્યમાં ઉત્તમ હતા પ્રશિક્ષકે વિદ્યાર્થીઓને વર્ગખંડમાં પ્રશ્નો પૂછવા માટે પ્રોત્સાહિત કર્યા તકનીકી શંકાઓને સારી રીતે સ્પષ્ટ કરવામાં આવી હતી પ્રશિક્ષકનો સામાન્ય અભિગમ ઘણું સહાયક હતું આપ જોઈ શકો છો મૂળભૂત રીતે પ્રશિક્ષકની લાક્ષણિકતાઓ ત્રણ પાસાઓને જુએ છે એક છે તકનીકી કૌશલ જ્ઞાન બીજું છે અભિગમ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતો સહાયક અભિગમ ત્રીજું છે વર્ગમાં અનુશાસન અને શિસ્તની જાળવણી આમ પ્રશિક્ષકના વ્યક્તિત્વના ત્રણ પાસાં છે અને આ ત્રણેય પાસાં વિશે પ્રશ્નો પૂછી શકાય છે તકનીકી યોગ્યતા સહાયક અભિગમ અને સંગઠિત અને શિસ્તબદ્ધ રીતે વર્ગનું સંચાલન વાસ્તવિક સર્વેક્ષણ ફોર્મ જ્યારે આપ ડિઝાઇન કરવા માંગતા હોય ત્યારે અન્ય ઘણી સમસ્યાઓ ઉકેલવાની જરૂર છે કુલ પ્રશ્નોની સંખ્યા નક્કી કરવાની જરૂર છે જો પ્રશ્નોની સંખ્યા ઘણી ઓછી હોય તો આપણને પૂરતી માન્ય માહિતી ન મળી શકે બીજી તરફ જો ઘણા બધા પ્રશ્નો હોય તો વિધાર્થીઓ થાકી જાય અને તેઓ માન્ય માહિતી આપી શકતા નથી સર્વેક્ષણ ફોર્મ ની યોગ્ય લંબાઈ વિશે આપે પ્રયોગ કરવાની જરૂર છે અને આપના સંદર્ભને અનુરૂપ યોગ્ય લંબાઈ નિર્ધારિત કરી શકાય છે જો કોઈ સંસ્થા વ્યાપી ફોર્મ હોય તો અભ્યાસક્રમ નિકાસ સર્વેક્ષણ બનાવતી વખતે તેને ધ્યાનમાં લેવું આવશ્યક છે જો એકસાથે જોડવું હોય તો આપણે પ્રશ્નોની કુલ સંખ્યા અને વિવિધ પાસાઓ પર તેમની ફાળવણીના સંદર્ભમાં યોગ્ય કાળજી લેવી પડશે પ્રત્યેક શ્રેણી હેઠળ વસ્તુઓની સંખ્યા અભ્યાસક્રમનું સંચાલન અભ્યાસક્રમના પરિણામો પ્રશિક્ષકની લાક્ષણિકતાઓ આ રીતે દરેક શ્રેણી માટે આપ કેટલા પ્રશ્નો પૂછવા ઈચ્છો છો તે પણ નક્કી કરવાની જરૂર છે શ્રેણીઓને આવરી લેવાના સંદર્ભમાં ફોર્મ સંતુલિત હોવું જોઈએ વિદ્યાર્થીઓની નિયમિત પ્રતિક્રિયાઓને રોકવા માટે આપણે વિભિન્ન શ્રેણીઓથી સંબંધિત બાબતોને સાથે મૂકી શકીએ છીએ જેમ કે જો પ્રશિક્ષકની વિશેષતાઓને લગતા એક પછી એક આઠ પ્રશ્નો આવતા હોય પ્રથમ 3 4 પ્રશ્નોના ઉત્તર આપ્યા બાદ વિદ્યાર્થીઓ બાકીના પ્રશ્નોને સમાન રીતને અનુસરીને નિયમિત અને યાંત્રિક રીતે ભરી શકે છે ક્યારેક આવું બની શકે છે કેટલાક અભ્યાસક્રમ નિકાસ સર્વેક્ષણના ફોર્મ માં પ્રશ્નોને ભેગા કરવામાં આવે છે અભ્યાસક્રમના પરિણામોને લગતા કેટલાક પ્રશ્નો પછી પ્રશિક્ષકની લાક્ષણિકતાઓને લગતા કેટલાક પ્રશ્નો પછી ફરી એક પ્રશ્ન અભ્યાસક્રમના પરિણામો અંગે આ રીતે વિદ્યાર્થીઓના નિયમિત જવાબોને રોકવા માટે આ પ્રશ્નોને ભેગા કરી શકાય છે આ શક્ય છે આપ સર્વેક્ષણ ફોર્મ કેવી રીતે બનાવવા માંગો છો તે નક્કી કરવાનું આપ પર નિર્ભર છે ચોક્કસ CO ને લગતા પ્રશ્નો પણ પૂછી શકાય છે નિકાસ સર્વેક્ષણમાં COsના સંદર્ભમાં પ્રશ્નો એકદમ સામાન્ય પણ હોઈ શકે છે ઉદાહરણ તરીકે આપણે પૂછી શકીએ છીએ અભ્યાસક્રમની શરૂઆતમાં COs વિશે ચર્ચા કરવામાં આવી હતી CO પ્રાપ્ત કરવામાં સૂચના મદદરૂપ હતી આ બહુ સામાન્ય પ્રશ્નો છે પરંતુ આપણે ચોક્કસ COs સંબંધિત ચોક્કસ પ્રશ્નો પણ પૂછી શકીએ છીએ અને તે આપણને ચોક્કસ COs ના સંદર્ભમાં અભ્યાસક્રમની ડિલિવરી ના આયોજનસુધારણામાં મદદ કરશે તેથી COs ની પ્રાપ્તિમાં સુધારો કરવાના દ્રષ્ટિકોણથી ફરી વખત જયારે અભ્યાસક્રમ રજૂ કરવામાં આવે ત્યારે ચોક્કસ COs માટે વિશિષ્ટ પ્રશ્નો પૂછવાથી સહાય થશે કેટલાક પ્રશ્નો એ પ્રકારે હોઈ શકે છે કે વિદ્યાર્થીઓના જવાબોથી પ્રશિક્ષકને અઘરા મુદ્દાઓને ઓળખવામાં સહાયરૂપ થશે એવી બાબતો જ્યાં બધા જ વિદ્યાર્થીઓને સમાનરૂપે કઈં મુશ્કેલી પડે છે આ પ્રશ્નો માટે વિદ્યાર્થીઓની પ્રતિક્રિયાથી પ્રશિક્ષકને એવી બાધાઓ ઓળખવામાં સહાય થશે જેને વધુ કાળજીપૂર્વક સુધારી શકાય કદાચ થોડી અલગ રીતે ફરી વખત જયારે અભ્યાસક્રમ રજુ કરવામાં આવે ત્યારે ચોક્કસ COs સંબંધિત પ્રશ્નો પૂછવાનો બીજો ફાયદો એ છે કે પ્રતિક્રિયા દ્વારા એકદમ સરળ અને સીધી રીતે COs ની પ્રાપ્તિની પરોક્ષ ગણતરી કરી શકાય છે જ્યારે પ્રશ્નો ચોક્કસ CO સાથે સંબંધિત હોય ત્યારે COs ની પરોક્ષ પ્રાપ્તિની ગણતરી એકદમ સરળ બની જાય છે ચોક્કસ CO સાથે સંબંધિત કેટલાક પ્રશ્નો આ રીતે હોઈ શકે છે ધારો કે એલ્ગોરિધમ્સ પરના અભ્યાસક્રમમાં આપણી પાસે અભ્યાસક્રમ પરિણામ છે CO3 જે ડિવાઇડ અને કોન્કવર અભિગમ સાથે સંબંધિત છે આ માત્ર એક ઉદાહરણ છે CO3 ને લગતા કેટલાક પ્રશ્નો જે પ્રશિક્ષક આ અભ્યાસક્રમ નિકાસ સર્વેક્ષણમાં પૂછી શકે છે આપને કેટલો વિશ્વાસ છે કે આપ નક્કી કરી શકો છો કે ડિવાઈડ એન્ડ કોન્કર પદ્ધતિ આપેલ ચોક્કસ સમસ્યા માટે લાગુ પડે છે વિશ્વાસ નથી 0 થી અત્યંત વિશ્વાસ 5 શું આપ ના દ્રષ્ટિકોણ પર આધારિત આપેલ અલ્ગોરિધમ ની સમય જટિલતા પ્રાપ્ત કરવામાં સહજ અનુભવો છો બિલકુલ સહજ નહિ 0 થી અત્યંત સહજ 5 ચોક્કસ જવાબો પ્રશિક્ષકને એ જાણવામાં મદદ કરશે કે સીઓ કેટલી હદ સુધી પ્રાપ્ત થઈ રહ્યા છે અને મોટા ભાગના વિદ્યાર્થીઓને કેટલીક સામાન્ય સમસ્યાઓનો કેટલી હદ સુધી સામનો કરવો પડી રહ્યો છે બીજો પ્રશ્નએ હોઈ શકે છે આપ મર્જ સૉર્ટ અલ્ગોરિધમ ને સમજાવી શકો તે અંગે આપને કેટલો વિશ્વાસ છે અવિશ્વાસ 0 થી ખૂબ જ આત્મવિશ્વાસ 5 નવી સમસ્યા માટે ડિવાઈડ એન્ડ કોન્કર અલ્ગોરિધમ વિકસાવવામાં આપને કેટલો વિશ્વાસ છે બિલકુલ આત્મવિશ્વાસ નથી થી લઈને ખૂબ જ આત્મવિશ્વાસ આવા પ્રશ્નોના જવાબોથી ચોક્કસ COs ના સંદર્ભમાં પ્રશિક્ષકને મૂલ્યવાન પ્રતિસાદ મળશે વિશેષ કરીને કો૩ ના સંબંધમાં આવી જ રીતે દરેક CO ના સંદર્ભમાં આપણે માહિતી મેળવવા માટે ચોક્કસ પ્રશ્નો પૂછી શકીએ છીએ જે ખૂબ ઉપયોગી છે ચાલો જોઈએ કે આડકતરી રીતે CO ની પ્રાપ્તિની ગણતરી કરવા માટે આપણે આ CO ના વિશિષ્ટ પ્રતિભાવોનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ પરોક્ષ પદ્ધતિનો ઉપયોગ કરીને CO પ્રાપ્તિની ગણતરી કરવી અને તેને સીધી પદ્ધતિઓમાં ગણતરી કરાયેલ CO પ્રાપ્તિની સાથે જોડવું તે વિષે અગાઉના એકમમાં વ્યાપકપણે ચર્ચા કરવામાં આવી હતી આપણે જોયું કે પરોક્ષ પદ્ધતિથી ગણતરી કરેલ મૂલ્ય અને પ્રત્યક્ષ પદ્ધતિઓમાં ગણતરી કરેલ મૂલ્ય સામાન્ય રીતે 10 થી 90 ના ગુણોત્તરમાં જોડવામાં આવે છે એનો અર્થ એમ કે પરોક્ષ પદ્ધતિનો ઉપયોગ કરીને ગણતરી કરાયેલ મૂલ્યને સામાન્ય રીતે 10 ટકાથી વધુ ભાર આપવામાં આવતો નથી અને સીધી પદ્ધતિઓનો ઉપયોગ કરીને ગણતરી કરાયેલ મૂલ્ય આંતરિક કસોટીઓ પ્રશ્નોત્તરી સત્રાંત પરીક્ષાઓ જેને સામાન્ય રીતે 90 થી વધારે ભાર આપવામાં આવે છે પરોક્ષ પદ્ધતિની ગણતરી અભ્યાસક્રમ નિકાસ સર્વેક્ષણની માહિતી પર આધારિત હોઈ શકે છે અભ્યાસક્રમ નિકાસ સર્વેક્ષણ પરોક્ષ રીતે પ્રાપ્તિની ગણતરી કરવામાં સહાય કરે છે વિશેષ કરીને જ્યારે COs માટે વિશિષ્ટ પ્રશ્નો પૂછવામાં આવે છે આ અનિવાર્યપણે વિદ્યાર્થીઓની સરેરાશ ધારણા છે અને તેનો ઉપયોગ પરોક્ષ પ્રાપ્તિ મૂલ્ય તરીકે થાય છે ઉદાહર તરીકે નીચે પ્રમાણે ધારો અભ્યાસક્રમમાં CO3 ના ચોક્કસ પરિણામને લગતા ચાર પ્રશ્નો હતા અને 65 વિદ્યાર્થીઓએ જવાબ આપ્યો પ્રશ્ન 1 માટે 6 લોકોએ તેને ખુબ જ ઓછું 1 નું મૂલ્ય આપ્યું છે 54 વિદ્યાર્થીઓએ તેને યોગ્ય રીતે 4 નું ઊંચું મૂલ્ય આપ્યું છે અને 5 એ તેને 5 નું સૌથી વધુ મૂલ્ય પ્રશ્ન 1 ના સંદર્ભમાં વિદ્યાર્થીઓનું સરેરાશ મૂલ્યાંકન 6 x 1 54 x 4 5 x 5 કુલ ભાગ્યા 65 3 એ જ રીતે ધારો કે પ્રશ્નો 2 3 અને 4 માટે સરેરાશ મૂલ્યાંકન અનુક્રમે 4 2 3 9 અને 2 6 ફક્ત ઉદાહરણ માટેના મૂલ્યો છે ચારેય પ્રશ્નો માટે મૂલ્યોનું સરેરાશ 3 8 4 2 3 9 અને 2 6 નું સરેરાશ એ 3 6 છે મહત્તમ શક્ય મૂલ્ય શ્રેષ્ઠ સંભવિત મૂલ્ય 5 છે આપણે CO3 ની પ્રાપ્તિને 3 6 ભાગ્યા 5 એટલે કે 72 ટકા તરીકે લઈએ છીએ અભ્યાસક્રમના પરિણામોની પરોક્ષ પ્રાપ્તિની ગણતરી કરવાની એક ખૂબ જ સરળ રીત છે કારણ કે આને 1090 ના ગુણોત્તરમાં સીધી પ્રાપ્તિ સાથે જોડવાનું છે 10 ટકા 90 ટકા વધુમાં ચોક્કસ જવાબો તેના સરેરાશ મૂલ્યો પણ આપને અમુક પ્રકારનો સંકેત આપે છે ઉદાહરણ તરીકે પ્રથમ પ્રશ્ન માટે સરેરાશ મૂલ્ય 3 8 હતું બીજા માટે તે 4 2 હતું ત્રીજા પ્રશ્ન માટે તે 3 9 હતું પરંતુ ચોથા પ્રશ્ન માટે સરેરાશ મૂલ્ય માત્ર 2 6 હતું તેનો અર્થ છે તે ચોક્કસ કૌશલ છે જે મોટાભાગના વિદ્યાર્થીઓ માટે સહજ નથી જો પ્રશ્નો યોગ્યતાઓ સાથે સંબંધિત છે જે આપેલ CO ને વિસ્તૃત કરે છે તો આ મૂલ્યો પ્રશિક્ષકને સંકેતો પણ આપી શકે છે કે ફરી વખત જ્યારે અભ્યાસક્રમ આપવામાં આવશે ત્યારે કઇ યોગ્યતાઓ છે જેમાં કદાચ વધુ ધ્યાન આપવાની જરૂર છે પરોક્ષ રીતે CO ની પ્રાપ્તિની ગણતરી કરવાની આ એક સરળ રીત છે આપણે અન્ય તમામ CO માટે પણ સમાન ગણતરીઓ કરી શકીએ છીએ અભ્યાસ આપના અભ્યાસક્રમ માટે અભ્યાસક્રમ નિકાસ સર્વેક્ષણ બનાવો અને આ અભ્યાસના પરિણામો tale com પર મોકલાવ બદલ આભાર નિકાસ સર્વેક્ષણની ડિઝાઇન અને ઉપયોગને સમજવું પરના આગામી એકમમાં આપણે પ્રયોગશાળાના અભ્યાસક્રમો અને વૈકલ્પિક અભ્યાસક્રમો જોઈશું આપણે બનાવેલ આ નિકાસ સર્વેક્ષણ તદ્દન પરિવર્તનશીલ છે તેનો ઉપયોગ પાઠ્યક્રમના તમામ ઘટકો માટે થઈ શકે છે મુખ્ય અભ્યાસક્રમો વૈકલ્પિક અભ્યાસક્રમો પ્રયોગશાળા અભ્યાસક્રમો પ્રોજેક્ટ્ પરંતુ જ્યારે આપણે પ્રયોગશાળાઓ અને વૈકલ્પિક અભ્યાસક્રમો અને પ્રોજેક્ટ ને જોઈએ છીએ ત્યારે કેટલીક વધુ વિચારણાઓ સામે આવે છે આભાર અને અમે આપને આગામી એકમમાં મળીશું